ચાલો આપણે J ઇંટીગ્રલ ઉપર આપણી ચર્ચા ચાલુ રાખીએ અને આ ક્લાસમાં હું CTOD થી સંબંધિત ખ્યાલોને આવરી લેવાનો પણ પ્રયાસ કરીશ અને જો સમય પરવાનગી આપે તો આપણે FAD ફેલ્યર એસેસમેન્ટ ડાયગ્રામ પણ જોઈશું જે આપણે જ્યારે ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સ વિશે વાત કરી રહ્યા હોવ ત્યારે જોવું પડશે ઇલાસ્ટો પ્લાસ્ટિક મટેરીઅલની બિહેવીઅરની સમીક્ષા અને એક ખૂબ જ મહત્વપૂર્ણ પાસું જે તમારે ધ્યાનમાં રાખવું પડશે તે એ છે કે જ્યારે તમારી પાસે ઇલાસ્ટો પ્લાસ્ટિક મટેરીઅલની બિહેવીઅર હોય ત્યારે તમારે સમજવું પડશે કે નોન લિનિયર ઇલાસ્ટિક બિહેવીઅર અને ઇલાસ્ટો પ્લાસ્ટિક બિહેવીઅર વચ્ચે તફાવત છે જ્યારે તમારી પાસે સિસ્ટમ નોન લિનિયર તરીકે હોય ત્યારે જો તમે લોડ કરો છો અને જો તમે લોડિંગ અને અનલોડિંગ પાથને અનલોડ કરો છો તો તે સમાન રહેશે ઇલાસ્ટો પ્લાસ્ટિક એનાલિસીસને મુશ્કેલ બનાવે છે તે એ છે કે જ્યારે તમે અનલોડિંગ પાથને અનલોડ કરો છો ત્યારે તે અલગ હોય છે આ એક મુશ્કેલ પાસું છે આના ઉપર ધ્યાન આપવાની જરૂર છે અને જ્યારે પણ ત્યાં ક્રેક પ્રોપેગેશન ક્રેક ગ્રોથ થાય છે ત્યારે તમે ચોક્કસપણે અનલોડિંગ કરી શકો છો તેથી તમે અહીં જે શોધી કાઢો છો તે એક ચોક્કસ સ્ટ્રેઇન મૂલ્ય માટે છે જે તમારી પાસે બે સ્ટ્રેસ મૂલ્યો છે તેથી જ્યાં સુધી તમે સ્ટ્રેસના ઇતિહાસ ઉપર નજર ન રાખો ત્યાં સુધી તમે જે મટિરિયલ બિહેવીઅરની વાત કરી રહ્યા છો તેનું પાસું શું છે તે જાણવું તમારા માટે શક્ય નથી આને કારણે ઇલાસ્ટો પ્લાસ્ટિકનું એનાલિસીસ મુશ્કેલ બને છે સામાન્ય રીતે ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર બિહેવીઅરમાં સ્થિર ક્રેક ગ્રોથ જોવા મળે છે મેં ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે ક્રેક ગ્રોથ થાય છે ત્યારે અનલોડિંગ થાય છે તેથી EPFM માં તેમના ધ્યાન તરીકે લોકોએ જે મૂક્યું છે તે પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ માટે તે ક્રેક ગ્રોથની શરૂઆતનું વર્ણન કરવાની ક્ષમતા સુધી મર્યાદિત છે જ્યાં સુધી તમે તેને પ્રાપ્ત કરવા માટે સમર્થ છો ત્યાં સુધી હેતુ સંતુષ્ટ છે અને ક્રેકની વાસ્તવિક ગ્રોથની મર્યાદિત માત્રાને પણ નિયંત્રિત કરે છે તેથી આ તે છે જે આપણે EPFM માં ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ જો આ પ્રશ્નોના જવાબ આપવામાં આવે તો પણ તમે તેનાથી ખૂબ ખુશ છો અને જો તમે વિકસિત કરવામાં આવેલા ઘણા ખ્યાલો તરફ નજર નાખો આ બંનેને સામાન્ય સ્વીકૃતિ મળી છે અને તે J ઇન્ટિગ્રલ અને CTOD અથવા COD છે અને તેની પાછળ એક ઇતિહાસ પણ છે જો તમે તેમના વિકાસ ઉપર નજર નાખો તો J US માં વિકસિત થાય છે અને COD મુખ્યત્વે UK માં વિકસિત થાય છે તેથી આ ખ્યાલો પણ કંટ્રી સ્પેસિફિક છે કારણ કે લોકોને જે પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે તેમને તેમના પ્રશ્નોના જવાબો આપવા માટેની પદ્ધતિઓ ઉપર પહોંચવા માટે પ્રેરિત કરે છે તેથી લોકોએ તેને જુદી રીતે જોયું છે અને આપણે એ પણ જોઈશું કે લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સની મર્યાદામાં આ તમામ પેરામીટર્સ એક અને સમાન છે તેનાથી તમને એક પ્રકારનો સંતોષ મળે છે કે આપણે સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ તે ખ્યાલો પણ આપણે આ ક્લાસમાં જોઈશું અને J ની વિશેષતા શું છે જુઓ જો તમે લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સને જુઓ તો તમારી પાસે G નામનો ખ્યાલ હતો અને તમારી પાસે K નામનો ખ્યાલ હતો તે G ને એનર્જી રિલીઝ રેટ તરીકે જોવામાં આવતો હતો અને K સ્ટ્રેસ ઇન્ટેન્સિટી પેરામીટર સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટર હતો J ની વિશેષતા એ છે કે તેને G સાથે સરખાવી શકાય તેવા એનર્જી પેરામીટર અને K સાથે સરખાવી શકાય તેવા સ્ટ્રેસ ઇન્ટેન્સિટી પેરામીટર તરીકે બંને જોઈ શકાય છે અને હકીકતમાં આપણે છેલ્લા ક્લાસમાં જોયું હતું કે J ની એનર્જી વ્યાખ્યા શું છે આપણે નોન લિનિયર ઇલાસ્ટિક સોલિડ કિસ્સામાં જોયું છે આપણે તેને G તરીકે જોઈએ છીએ તેના સાથે આ સ્થિતિ ઘણી મળતી આવે છે અને લિનિયર ઇલાસ્ટિક સોલિડ કિસ્સામાં G અને J સમાન હોય છે જ્યારે આપણે ઇલાસ્ટો પ્લાસ્ટિક એનાલિસીસ માટે જઈએ છીએ ત્યારે આપણે ખૂબ કાળજી રાખીએ છીએ કે અનલોડિંગ ન થાય અથવા તમે તેનો ઉપયોગ કરવા માટે કેટલાક એપ્રોક્સિમેશન્સ લાવો છો તેથી હવે આપણે જે કરીશું તે એ છે કે આપણે જઈશું અને જોઈશું કે J નો ઉપયોગ સ્ટ્રેસ ઇન્ટેન્સિટી પેરામીટર તરીકે કેવી રીતે થઈ શકે છે સ્ટ્રેસ ઇન્ટેન્સિટી પેરામીટર તરીકે J અને અહીં ફરીથી તમે જાણો છો કે લોકોએ નોન લિનિયર ઇલાસ્ટિક સોલિડ મટિરિયલોથી શરૂઆત કરી છે તો તમારી પાસે હચિન્સનના પેપર્સ છે અને રાઈસ અને રોઝેંગરેનનું એક પેપર પણ હતું તેમણે ઇન્ડેપેન્ડેન્ટલી દર્શાવ્યું છે કે જે નોન લિનિયર ઇલાસ્ટિક મટિરિયલમાં ક્રેક ટિપ સ્થિતિને દર્શાવે છે તમે જાણો છો કે એવું લાગે છે કે હચિન્સન અને રાઇસ UG ક્લાસમેટ હતા તેથી તેઓ ફ્રેક્ચરની સમસ્યાઓને સંભાળવા માટે સમાન સિદ્ધાંતો સાથે બહાર આવ્યા મારો કહેવાનો અર્થ એ છે કે આવી ઘટનાઓ અથવા આવી માહિતી પણ ફ્રેક્ચર મિકેનિક્સ ઉપરની ચર્ચામાં જીવન ઉમેરશે અને આપણે પહેલેથી જ જોયું છે કે J એ પાથ ઇન્ડેપેન્ડેન્ટ છે તેઓએ બતાવ્યું કે પાથ ઇન્ડેપેન્ડેન્ટ રહેવા માટે સ્ટ્રેસ અને સ્ટ્રેઇનના ઉત્પાદનને સ્ટ્રેઇન સ્ટાર સ્ટ્રેઇન તરીકે મૂકવામાં આવે છે તે સ્ટ્રેસની પેદાશ છે અને સ્ટ્રેઇન ક્રેક ટિપની નજીક 1 બાય r મુજબ અલગ અલગ હોવી જોઇએ તેથી ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સના કિસ્સામાં એકરૂપતાનો પ્રકાર લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સ કરતા અલગ છે તમારી પાસે લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સમાં પ્રખ્યાત રુટ r એકરૂપ હતું અહીં સ્ટ્રેઇન હાર્ડનિંગ ઇન્ડેક્સ પણ ભૂમિકા ભજવશે આપણે જોઈશું કે તે કેવું છે અને આ આધારના આધારે તેઓ સ્ટ્રેસ કોમ્પોનન્ટ માટે એક્સપ્રેશન ઉપર પહોંચ્યા છે તે સિગ્મા ij છે તેને kj મલ્ટિપ્લાય બાય j બાય r હૉલ પાવર 1 બાય n પ્લસ 1 તરીકે આપવામાં આવે છે અને ki એ પ્રોપોર્શનલિટી કોન્સ્ટન્ટ છે n એ સ્ટ્રેઇન હાર્ડનિંગ કરનાર એક્સપોનન્ટ છે જુઓ તમને યાદ છે કે જ્યારે આપણે ડુગડેલના મોડેલને Dugdale's model જોયું હતું ત્યારે ડુગડેલ મોડેલને ઇલાસ્ટિક સંપૂર્ણ પ્લાસ્ટિક માનવામાં આવે છે તે સ્ટ્રેઇન હાર્ડનિંગને જરા પણ ધ્યાનમાં લેતો ન હતો એકવાર તમે J ઉપર આવો પછી લોકોએ એક અલગ પ્રકારનું મટિરિયલ મોડેલ જોયું છે અને તમે સ્ટ્રેઇન હાર્ડનિંગ પાસાની કાળજી લો છો અને લિનિયર ઇલાસ્ટિક મટિરિયલ માટે n બરાબર 1 છે અને આવા કિસ્સામાં વ્યક્તિને 1 બાય રુટ r સિંગ્યુલારિટી મળે છે કારણ કે જ્યારે પણ તમે કોઈ નવું પરિણામ લઈને બહાર આવો છો ત્યારે તમે પાછા જવા માંગો છો અને જોવા માંગો છો કે અગાઉના પરિણામો સામાન્યીકૃત સ્વરૂપમાંથી મેળવી શકાય છે કે નહીં આ રીતે તમે સ્વીકારો છો કે સામાન્યીકરણ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે તે એક ઇન્ડાયરેક્ટ તપાસ છે કે તમે જે મેથેમેટિક્સ વિકસિત કર્યું છે તે કન્સિસ્ટન્ટ છે ત્યાં કોઈ કોન્ટ્રાડિક્શન્સ નથી અને તમે જાણો છો કે જેમ આપણે LEFM માં K ડોમિનેટેડ ઝોનને જોયો હતો EPFM માં લોકોએ જે ડોમિનેટેડ ઝોન તરફ ધ્યાન આપ્યું છે અને આ એન્જિનિયરિંગ એનાલિસીસ માટે અનુકૂળ હોવાનું જાણવા મળ્યું છે કારણ કે તેમાં એપ્રોક્સિમેશન્સ શામેલ છે અને આ ઝોનને HRR ફીલ્ડ અથવા ચેરેપાનોવ HRR ફીલ્ડ તરીકે ઓળખવામાં આવે છે તેનું કારણ એ છે કે હચિન્સન રાઈસ અને રોઝેન્ગ્રેન તમામ પાસે આ HRR છે પાછળથી ચેરેપાનોવ પણ આવા જ સંબંધો ઉપર પહોંચ્યો હતો તેથી આ તમામ તપાસકર્તાઓને શ્રેય આપવા માટે લોકો તેને HRR ફીલ્ડ અથવા ચેરેપાનોવ HRR ફીલ્ડ તરીકે ઓળખાવે છે પરંતુ પ્રખ્યાત રીતે HRR ફીલ્ડ તરીકે ઓળખાય છે અને જો તમે નાના પાયે ઉપજમાં કોઈ સ્ટ્રક્ચર જુઓ તો હવે બે સિંગ્યુલારિટી ડોમિનેટેડ ઝોન છે એક ઇલાસ્ટિક રિજિયનમાં HRR ફીલ્ડ કેવું લાગે છે તેની સચિત્ર રજૂઆત પણ આપણે જોઈશું ત્યાં આપણે K ડોમિનેટેડ ઝોન અને J ડોમિનેટેડ ઝોન જોઈ શકીશું તેથી ઇલાસ્ટિક રિજિયનમાં સિંગ્યુલારિટી 1 બાય રુટ r છે અને પ્લાસ્ટિક ઝોનમાં તે r પાવર માઇનસ 1 બાય n પ્લસ 1 તરીકે બદલાય છે એટલે આ પહેલું શિક્ષણ છે જે ક્ષણે તમે ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર એનાલિસિસ સિંગ્યુલારિટી ઉપર આવો છો તે જ ક્ષણે એક નવું પ્રતિનિધિત્વ પણ ધરાવે છે સ્ટ્રેન હાર્ડિંગ એક્સપોનન્ટ સામે આવે છે તેથી તે માત્ર રુટ r જ નથી રુટ r અમુક હદ સુધી ઉપર જાય છે પછી તમારી પાસે J નું ડોમિનેટેડ ઝોન છે અને હજી પણ એક ફ્રેક્ચર પ્રક્રિયા ફીલ્ડ છે જ્યાં આપણે ખૂબ ઓછી માહિતી જાણીએ છીએ એવું નથી કે EPFM એ ક્રેક ટિપ સુધીનું નિરાકરણ લાવી દીધું છે તે ક્રેક ટિપથી સહેજ દૂર છે લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સમાં તમે જે અનુભવ્યું હતું તેના કરતા થોડી વધારે પ્લાસ્ટિસિટી માટે તમે જવાબદાર છો અને મેં ઉલ્લેખ કર્યો હતો કે તેઓએ પ્લાસ્ટિક બિહેવીઅરને રજૂ કરવા માટે બંધારણીય મોડેલ લીધું હતું અને HRR ફિલ્ડ રામબર્ગ ઓસગુડ કાયદા અને નાના સ્ટ્રેઇનના સિદ્ધાંત ઉપર આધારિત છે તે સ્ટ્રેઇન 10 ટકાથી વધારે હોય તો આ થિયરી નિષ્ફળ જાય છે જુઓ આપણે ધ્યાનમાં રાખવું પડશે કે જ્યારે તમારી પાસે 0 2 ટકા સ્ટ્રેઇન હોય ત્યારે મટેરીઅલ ઉત્પન્ન થાય છે તો 10 ટકા હજુ પણ વધારે છે તેમ છતાં આપણે કહીએ છીએ કે તે એક નાનો સ્ટ્રેઇન સિદ્ધાંત છે જ્યારે તમે સ્ટ્રેઇન જોતા હો ત્યારે 10 ટકા એ નાનું મૂલ્ય નથી પરંતુ તમારે જાણવું પડશે કે આ મર્યાદિત છે તમે 10 ટકાથી વધારે મોટા સ્ટ્રેઇન વિશે વાત કરી રહ્યા નથી આ રીતે તમારે જોવાનું છે તે હજી પણ મોટા પ્લાસ્ટિક ઝોન માટે જવાબદાર છે પરંતુ તે નાના સ્ટ્રેઇનના એપ્રોક્સિમેશન સુધી મર્યાદિત છે જુઓ જ્યારે આપણે લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સ તરફ જોયું ત્યારે આપણી પાસે આ રુટ r સિંગ્યુલારિટી હતી અને આપણે કહ્યું હતું કે ક્રેક ટિપની નજીક ખૂબ ઊંચા દબાણને કારણે ક્રેક હંમેશાં બ્લન્ટ થઈ જશે LEFM માં તેની કાળજી લેવામાં આવી ન હતી જે ક્ષણે તમે ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર એનાલિસીસમાં આવો છો તે જ ક્ષણે ક્રેક ટિપના બ્લન્ટિંગને ધ્યાનમાં લેવામાં આવતું નથી તેથી HRR એનાલિસીસમાં પણ ક્રેક ટિપની અસર અથવા ક્રેક ટિપની નજીક મોટી સ્ટ્રેઇનની અસર માટે ગણવામાં આવે છે પરંતુ તેમ છતાં તે ખૂબ જ ઉપયોગી અભિગમ છે લોકો ફ્લુઇડ મિકેનિક્સમાં બાઉન્ડ્રી લેયર થિયરી સાથે પણ આની તુલના કરે છે અને આપણે એક ચિત્રાત્મક રજૂઆત દ્વારા જોઈશું કે HRR ફીલ્ડ કેવું લાગે છે અને તમે જાણો છો કે જ્યારે તમે EPFM વિશે વાત કરી રહ્યા હોવ ત્યારે J અને CTOD સંબંધિત ખ્યાલો એક સાથે ચાલશે અને તમારી પાસે અહીં જે છે તે એક અસ્પષ્ટ ક્રેક ટીપ લાર્જ મેગ્નિફિકેશનમાં બતાવવામાં આવી છે ક્રેક ટિપની તરત જ બાજુમાં એક ઝોન છે જ્યાં આપણી પાસે ખૂબ જ ઓછું જ્ઞાન છે જેને ફ્રેક્ચર પ્રોસેસ ઝોન તરીકે લેબલ કરવામાં આવ્યું છે આ ઝોન પછી તમારી પાસે J ફીલ્ડની માન્યતાનો એન્યુલર ઝોન છે આ એક યોજનાબદ્ધ છે આ કાલ્પનિક રીતે તે બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે ક્રેકની ટોચની નજીક વિવિધ ઝોન ઓળખી શકાય છે આ આકારમાં વર્તુળાકાર છે એવું તારણ કાઢશો નહીં તે સમસ્યાથી બીજી સમસ્યામાં બદલાઈ શકે છે અને ઝોનના કદ અને આકાર મેળવવા માટે તમારે અત્યાધુનિક EPFM ગણતરીઓ કરવી પડશે અને તમે જોશો કે ક્રેક ટોચની અંદર કેટલીક લાઈનો દોરવામાં આવી છે અને જો તમે આના કેન્દ્ર તરફ જુઓ તો તમારી પાસે 45 ડિગ્રી ઉપર દોરેલી લાઈનો છે તેઓ મ્યુચ્યુઅલી પર્પેન્ડિક્યુલર હોય છે તેઓએ ક્રેક પાડી છે અને આ ઉંચાઇને ડેલ્ટા t તરીકે લેવામાં આવે છે જ્યારે આપણે CTOD શું છે તે જોઈએ છીએ અને અહીં જે દર્શાવવામાં આવ્યું છે તે ક્રેક ટિપ ઓપનિંગ ડિસ્પ્લેસમેન્ટ છે કારણ કે એક વખત તમે EPFM ઉપર આવો એટલે આ ખ્યાલો સાથે મળીને ચાલે છે તમે જાણો છો કે તમારે આગળ પાછળ જવું પડશે આપણે CTOD ને વધારે વિગતવાર જોયું નથી અને જો તમે તેને ઐતિહાસિક રીતે જોશો તો તે J પહેલા વિકસાવવામાં આવ્યું હતું પરંતુ મારી રજૂઆતમાં હું પહેલા J ની ચર્ચા કરું છું અને CTOD માં જાઉં છું તો હવે તમે ચિત્રમાંથી CTOD શું છે તેની સરળ વ્યાખ્યા જોઈ છે અને આપણે તેના માટેના એક્સપ્રેશન પાછળથી જોઈશું પછી તમે પાછા આવો ચેરેપાનોવ HRR ફીલ્ડ તેથી J અને CTOD તેઓ સાથે જાય છે તમે ઇન્ડેપેન્ડેન્ટલી તેમની ચર્ચા ન કરી શકો અને તમારી પાસે તેની સાથે સંકળાયેલ બીજો ગ્રાફ પણ છે આ ઝોનમાં સિગ્મા yy કેવી રીતે બદલાય છે અને અહીં જે મૂકવામાં આવ્યું છે તે x અક્ષ સાથે છે જે તમારી પાસે x ડિવાઇડેડ બાય ડેલ્ટા t છે તેથી તે CTOD ના સંદર્ભમાં લખવામાં આવ્યું છે તેથી CTOD ના 2 ગણા માટે તમારી પાસે ફ્રેક્ચર પ્રોસેસ ઝોન છે તે જ 2 તરીકે આપવામાં આવ્યું છે તેથી 2 અને લગભગ 5 થી 6 ની વચ્ચે HRR ફીલ્ડ છે HRR ફીલ્ડ પછી તમારી પાસે K ફીલ્ડ છે કે ફીલ્ડ પછી તમારી પાસે સામાન્ય સ્ટ્રેસ ફીલ્ડ હશે તેથી આ તે રીત છે જેને તમે ઇલાસ્ટો પ્લાસ્ટિક એનાલિસીસમાં ફીલ્ડની માહિતીનું ચિત્રણ કરવા માટે સક્ષમ છો ક્રેક ટિપ ઉપર સિગ્મા y નું મૂલ્ય તે શાર્પ ક્રેક હોય ત્યારે તમને જે મળશે તેટલું હોતું નથી કારણ કે જો તમે HRR ફીલ્ડને પણ જુઓ છો તો આ પણ એસિમ્પ્ટોટિકલી ક્રેક ટિપ ઉપર ઇન્ફિનિટી સુધી જાય છે જેમ કે તમારી પાસે K ફીલ્ડ ક્રેક ટિપ ઉપર એસિમ્પ્ટોટિકલી ઇન્ફિનિટી તરફ જાય છે જો તમે HRR ફીલ્ડ માટે મેથેમેટિકલ એક્સપ્રેશન જુઓ છો તો તે પણ ક્રેક ટિપ ઉપર માત્ર ઇન્ફિનિટી સ્ટ્રેસીસની આગાહી કરે છે પરંતુ અહીં જે બતાવવામાં આવ્યું છે તે એ છે કે બ્લન્ટને કારણે આ સિગ્મા y ની લાક્ષણિક વિવિધતા હશે અને સિગ્મા y ક્રેક ટીપથી થોડા અંતરે ટોચના મૂલ્ય સુધી પહોંચે છે અને આપણે LEFM ના કિસ્સામાં જે જોયું હતું તે સ્ટ્રેસીસ ફીલ્ડ સંપૂર્ણપણે K ના મૂલ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે સ્ટ્રેસીસ ફીલ્ડની જે પણ સ્ટ્રેંથ છે તે K ના મૂલ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે તેવી જ રીતે ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સના કિસ્સામાં સ્ટ્રેસ ફિલ્ડ તમારી પાસે સિગ્મા ij છે તે સિગ્મા નોટ મલ્ટીપ્લાઇડ બાય J બાય આલ્ફા ઇનટુ સિગ્મા નોટ એપ્સિલોન નોટમાં આપવામાં આવે છે ત્યાં In મલ્ટીપ્લાઇડ બાય r હૉલ પાવર 1 બાય n પ્લસ 1 પ્લસ ફંકશન ઓફ થીટા અને સ્ટ્રેઇન હાર્ડનિંગ એક્સપોનન્ટ n છે અને આની સ્ટ્રેંથ J ના મૂલ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે અને આ બધી શરતો માટે તમારી પાસે વ્યાખ્યા છે આલ્ફા એક મટિરિયલ કોન્સ્ટન્ટ છે સિગ્મા નોટ એ સંદર્ભ ઉપજની સ્ટ્રેંથ છે એપ્સિલોન નોટ એ સંદર્ભ ઉપજ સ્ટ્રેસ છે n એ સ્ટ્રેઇન હાર્ડનિંગ કરનાર એક્સપોનન્ટ છે અને In એ કોન્સ્ટન્ટ અને n નું ફંકશન છે તમે જાણો છો કે લોકોએ આ માટે એક્સપ્રેશન્સ આપી છે તેથી જ્યારે તમે n નું મૂલ્ય મૂકશો ત્યારે તમે In નું મૂલ્ય મેળવી શકશો કેટલાક પ્રતિનિધિત્વ મૂલ્યો દર્શાવવામાં આવ્યા છે તેથી જ્યારે n બરાબર 1 હોય ત્યારે In એ લગભગ પાંચ ને બરાબર થાય છે અને જ્યારે n બરાબર 1 હોય ત્યારે જો તમે રામબર્ગ ઓસગુડ નિયમ જુઓ તો તે લિનિયર ઇલાસ્ટિક એનાલિસીસ આપે છે જ્યારે n ઇન્ફિનિટી હોય ત્યારે જુઓ n એ 1 છે તે સીધું જ જશે જ્યારે n ઇન્ફિનિટી હોય ત્યારે તમારી પાસે સીધો ભાગ હશે અને ત્યારબાદ સંપૂર્ણ પ્લાસ્ટિક લિનિયર ઇલાસ્ટિક અને સંપૂર્ણ પ્લાસ્ટિક હશે જે n એ 1 અને ઇન્ફિનિટીની વચ્ચે આવેલું છે તે યોગ્ય કર્વ જેવું હશે આ રીતે તમે ફિઝિકલી બિહેવીઅરનું મોડેલ બનાવો છો તેથી આ લિનિયર ઇલાસ્ટિક એનાલિસીસ માટે છે જ્યારે તમે ઇલાસ્ટિક સંપૂર્ણ પ્લાસ્ટિક માટે જાઓ છો ત્યારે In લગભગ ત્રણ છે તે n બરાબર ઇન્ફિનિટી છે અને સાદા સ્ટ્રેસના કિસ્સામાં જ્યારે n બરાબર 1 હોય ત્યારે In બરાબર આશરે 6 થાય છે અને જ્યારે n ઇન્ફિનિટી હોય ત્યારે In બરાબર 4 થાય છે તેથી આપણે ખરેખર સંપૂર્ણ ઇલાસ્ટિક અને ઇલાસ્ટિક પ્લાસ્ટિક વિશે વાત કરી રહ્યા છીએ અને એક અવલોકન એ છે કે જ્યારે તમે ફેરફાર કરો છો ત્યારે n મોનોટોનીક રીતે ઘટે છે જ્યારે તમે n ના મૂલ્યો બદલો છો ત્યારે In મોનોટોનીક રીતે ઘટે છે તેથી તમારે જે ઓળખવું પડશે તે એ છે કે તમારી પાસે બ્લન્ટેડ ક્રેક ટીપ છે પછી તમારી પાસે ફ્રેક્ચર પ્રક્રિયા ઝોન છે આ HRR ફિલ્ડ દ્વારા ઘેરાયેલું છે J ડોમિનેટેડ ઝોન છે જે K ફિલ્ડથી ઘેરાયેલો હશે અને પછી તમારી પાસે સામાન્ય સ્ટ્રેસ ફીલ્ડ છે અને આનો જ સારાંશ છે જેનો મેં ઉલ્લેખ કર્યો હતો તે સિગ્મા ij થીટા કોમા n એ એંગલના થિટા અને હાર્ડનિંગ ઇંડેક્સ n નું ડાયમેન્શનલેસ ફંક્શન્સ છે જ્યારે n બરાબર 1 હોય ત્યારે તે લિનિયર સ્ટ્રેસ સ્ટ્રેઇન કર્વનું પ્રતિનિધિત્વ કરે છે સ્ટ્રેસ ફિલ્ડ માટે સ્ક્વેર રુટ સિંગ્યુલારિટી જોવા મળે છે તેથી આ ઇન્ડાયરેક્ટ ચકાસણી છે જેને આપણે સ્ટ્રેસીસના સંભવિત મૂલ્યો તરીકે ચિત્રિત કર્યું છે તે ખરેખર સાચું છે n બરાબર ઇન્ફિનિટીની માટે તે સંપૂર્ણ પણે પ્લાસ્ટિક મટેરીઅલ માટે છે સ્ટ્રેસ કોન્સ્ટન્ટ રહે છે અને આપણે એ પણ નોંધ્યું હતું કે જ્યારે આપણે ચિત્ર દોર્યું છે ત્યારે ક્રેક ટીપથી CTOD હોય છે તેના ઓપનિંગ ડિસ્પ્લેસમેન્ટના બે ગણા અંતરે HRR ફીલ્ડ માન્ય નથી આ વાત તમારે ધ્યાનમાં રાખવી પડશે HRR ફિલ્ડ ક્રેક ટિપથી સહેજ દૂરના ઝોનનું પણ પ્રતિનિધિત્વ કરે છે જ્યાં તે J નું ડોમિનેટેડ છે અને આ વાત ઉપર ફરીથી લોડ મૂકવામાં આવે છે લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સ અને HRR બંને અભિગમો ઇન્ફિનિટી સ્ટ્રેસીસની આગાહી કરે છે કારણ કે r 0 તરફ વળે છે તે વાસ્તવિકતામાં ચોક્કસપણે સાચું નથી તેમ છતાં HRR અભિગમ એન્જિનિયરિંગના દ્રષ્ટિકોણથી ઘણો ઉપયોગી છે તમે જાણો છો કે આ તે છે જેને તમારે ધ્યાનમાં રાખવાનું છે અને તમારી પાસે હચિન્સનનું એક પેપર છે જે ક્રેક ટિપ ઉપર પ્લાસ્ટિક સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન ફિલ્ડ્સ 'Plastic stress and strain fields at a crack tip' છે જે સોલિડ્સના મિકેનિક્સ અને ફિઝિક્સ જર્નલમાં પ્રકાશિત થયું હતું આ 1968 ના વર્ષમાં હતું રાઇસે પણ 1968 માં J ઇન્ટિગ્રલનો અહેવાલ આપ્યો હતો તેથી 1968 એ ફ્રેક્ચર મિકેનિક્સની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ વર્ષ છે તમારી પાસે મહત્વપૂર્ણ યોગદાન છે જે કરવામાં આવ્યું છે અને ચાલો આપણે જોઈએ કે અત્યંત પ્લાસ્ટિક મટિરિયલોમાં J ફ્રેક્ચર માપદંડ તરીકે K નું સ્થાન લઈ શકે છે તેથી આપણે લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સમાં શું કર્યું છે આપણી પાસે સ્ટ્રેસની ઇન્ટેન્સિટી ફેક્ટરનું નિર્ણાયક મૂલ્ય હશે આપણે તેને ફ્રેક્ચર મજબૂતી તરીકે ઓળખાવીએ છીએ KIC શું છે તે શોધવા માટે અમારી પાસે વિસ્તૃત પરીક્ષણ પદ્ધતિઓ હતી આવી જ રીતે તમારી પાસે JIC પણ હોઈ શકે છે તમે જાણો છો કે આપણે પહેલેથી જ જોયું હતું કે ઇલાસ્ટિક પ્લાસ્ટિકનું ફ્રેક્ચર ખૂબ કોમ્પ્લેક્સ છે તેથી આપણે એક સરળ અભિગમ અપનાવીશું તેથી આપણે નોન લિનિયર ઇલાસ્ટિક સોલિડ તરફ જોયું નોન લિનિયર ઇલાસ્ટિક સોલિડ માટે જે પણ ખ્યાલો વિકસાવવામાં આવ્યા હતા તેને આપણે વિસ્તૃત કર્યું અને આપણે હંમેશાં ફ્રેક્ચર મિકેનિક્સ એપ્લાય કરવામાં LEFM અભિગમ ઉપર પાછા પડીએ છીએ તમે J નો ઉપયોગ કરીને તેવી જ વસ્તુઓ વિસ્તૃત કરો છો તેથી તે તમારી પદ્ધતિને સંપૂર્ણપણે એન્જિનિયરિંગ એનાલિસીસના દૃષ્ટિકોણથી સરળ બનાવે છે તો અહીં તેનો જ ઉલ્લેખ કર્યો છે J આધારિત ફ્રેક્ચર મિકેનિક્સ લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સની જેમ જ એપ્લાય થાય છે અને તમારે એ જોવું પડશે કે J આધારિત ફ્રેક્ચર મિકેનિક્સની વ્યવહારિક એપ્લિકેશન LEFM કરતા વધારે સામેલ છે અહીં મુશ્કેલી એ છે કે J નું પરિણામ પણ મટેરીઅલની સ્ટ્રેસ સ્ટ્રેઇનના બિહેવીઅર ઉપર આધારિત છે અને તેથી તેમને K ની જેમ ટેબ્યુલેટ કરવું મુશ્કેલ છે જુઓ આપણે વિવિધ પ્રકારની જીઓમેટ્રી માટે જોયું હતું કે K નું મૂલ્ય શું છે સ્ટ્રેસીસ કોન્સેન્ટ્રેશન ફેક્ટરની જેમ જ તમે તે કરવા માટે સક્ષમ છો પરંતુ અહીં જો તમારે J નું મૂલ્યાંકન કરવું હોય તો મટિરિયલ બિહેવીઅર પણ ભૂમિકા ભજવે છે તેથી તેમને K ની જેમ ટેબ્યુલેટ કરવું મુશ્કેલ છે તમારે સંપૂર્ણ આંકડાકીય ગણતરી કરવી પડશે અને પછી તમારા દરેક રૂપરેખાંકન માટે પ્રાપ્ત કરવું પડશે તો અહીં તેનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે સામાન્ય રીતે કોમ્પોનન્ટનું સંપૂર્ણ ફીલ્ડ મર્યાદિત એલિમેન્ટ એનાલિસીસ J ને શોધવા માટે કરવામાં આવે છે વૈચારિક દૃષ્ટિકોણથી હોવા છતાં J K ને ફ્રેક્ચરના માપદંડ તરીકે બદલી શકે છે J નું મૂલ્યાંકન પોતે જ એક પડકાર છે તેવી જ રીતે KIC તમારી પાસે JIC શોધવા માટે પરીક્ષણ પદ્ધતિઓ છે તે સિવાય આપેલ રૂપરેખાંકન માટે J ને શોધવાનું પોતે જ પડકારજનક છે ઘણી વખત જુઓ કે તમને જે મળે છે તે એ છે કે તમે લોકોને K શોધવા માટે જણાવો છો તેઓ J શોધી કાઢે છે અને પછી ઓળખનો ઉપયોગ કરો અને મર્યાદિત એલિમેન્ટની ગણતરીમાંથી K નું મૂલ્ય મેળવો આ ફક્ત લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સના ફીલ્ડમાં છે તમે જાણો છો કે ઘણી વખત લોકો ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સ પેરામીટરને બદલે K શોધવા માટે J નો વધારે ઉપયોગ કરે છે કારણ કે ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર એનાલિસીસ ખર્ચાળ અને સમય માંગી લે છે ઘણા લોકો તેમાં સામેલ થતા નથી તેથી તમારે એક તફાવત શોધવો પડશે શું તમે ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર એનાલિસીસ કરી રહ્યા છો અને J શોધી કાઢો છો અથવા તમે લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સમાં K ને શોધવા માટે J ની ગણતરી કરી રહ્યા છો તો આ બંને વાતોને અલગ રાખો અને સમજો અને તમે જાણો છો કે તમારે ક્રેક ટીપ પહેલાં ટ્રાઇએક્સિયલ સ્ટ્રેસ સ્ટેટ પ્રવર્તે છે તે જોવું પડશે તમારી પાસે અસ્પષ્ટ ક્રેક ટીપ છે તેથી તમારી પાસે ક્રેક ટીપથી સહેજ આગળ ટ્રાઇએક્સિયલ સ્ટેટ છે અને લોકોએ આને કોઇને કોઇ સ્વરૂપમાં મોડલ બનાવવાનો પ્રયાસ પણ કર્યો છે તેથી તેઓએ ટ્રાઇએક્સિયલ સ્ટ્રેસ સ્ટેટને ધ્યાનમાં લેવા માટે એક વધારાનો શબ્દ શોધવાનો પ્રયાસ કર્યો છે જેને કોન્સ્ટ્રેન્ટ પેરામીટર તરીકે પણ ઓળખવામાં આવે છે અને તમે J Q તરીકે ઓળખાતા બે પેરામીટર મોડેલનો ઉપયોગ કર્યો છે જ્યાં Q એક કોન્સ્ટ્રેન્ટ પેરામીટર છે તમે જાણો છો કે આપણે લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સના કિસ્સામાં જોયું ફોટોએલાસ્ટિશિયને કહ્યું હતું કે તમારે સિગ્મા x સ્ટ્રેસ શબ્દમાં બીજા શબ્દને ધ્યાનમાં લેવાની જરૂર છે જેને સિગ્મા નંબર x તરીકે ઓળખવામાં આવે છે જેને પાછળથી એનાલિટિકલ લોકો દ્વારા T સ્ટ્રેસ તરીકે સમજવામાં આવ્યું હતું તે લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સના ફીલ્ડમાં છે ઇલાસ્ટો પ્લાસ્ટિક મિકેનિક્સના ફીલ્ડમાં તેઓ Q નામના અન્ય પેરામીટર ઉપર પહોંચ્યા છે જેને કોન્સ્ટ્રેન્ટ પેરામીટર તરીકે ઓળખવામાં આવે છે અને આનો ઉપયોગ પ્લાસ્ટિક ઝોનમાં સ્ટ્રેસ ફીલ્ડને દર્શાવવા માટે થાય છે અને આવા અભિગમો આ દિવસોમાં મહત્વ પ્રાપ્ત કરી રહ્યા છે તો તમારે જાણવું પડશે કે લોકો હાલનો અભિગમ શું જોઈ રહ્યા છે જેમ કે આપણે લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સમાં T સ્ટ્રેસીસ પ્રભાવને જોયો હતો તેમ લોકો ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર એનાલિસીસમાં મર્યાદિત પેરામીટર Q વિશે પણ વાત કરી રહ્યા છે અને તમે જાણો છો કે HRR ફીલ્ડ ઉપયોગી છે તેની મર્યાદાઓ પણ છે આપણે તે મર્યાદાઓને સ્પષ્ટ રીતે જાણવી પડશે HRR ફીલ્ડની મર્યાદાઓ અને જો તમે જોશો તો ક્રેક ટિપ સ્ટ્રેસ સ્થિતિના માપ તરીકે J નું અર્થઘટન મટેરીઅલને રેમબર્ગ ઓસગુડ બંધારણીય મોડેલની ઉપયોગિતા ઉપર આધાર રાખે છે અને તેમાં પણ લોકો શું કરે છે HRR સ્ટ્રેસ ફિલ્ડ કન્સેપ્ટના વિકાસમાં ફ્લો મોડેલના લિનિયર ભાગની સહેલાઇથી અવગણના કરવામાં આવે છે જ્યારે તમે રામબર્ગ ઓસગુડના કાયદા તરફ જુઓ છો ત્યારે જો તમે પ્લાસ્ટિસિટીમાં કોઈ પણ પુસ્તક લો છો તો તમારી પાસે આ એક્સપ્રેશન હશે એપ્સિલોન ડિવાઇડેડ બાય એપ્સિલોન નોટ ઇક્વલ ટુ સિગ્મા બાય સિગ્મા નોટ પ્લસ આલ્ફા ઇનટુ સિગ્મા બાય સિગ્મા નોટ વોલ પાવર n છે અને HRR સ્ટ્રેસ ફિલ્ડના વિકાસમાં ફ્લો મોડેલના લિનિયર હિસ્સાની અવગણના કરવામાં આવે છે માત્ર નોન લિનિયર ભાગને જ ધ્યાનમાં લેવામાં આવે છે અને તેનું પરિણામ શું આવે છે તેનો ફાયદો પણ છે તેમજ ગેરલાભ પણ છે તમારે બંનેને જાણવું પડશે એવું માનવામાં આવે છે કે ખૂબ જ નજીકના અણીવાળા રિજિયનમાં સ્ટ્રેઇન એટલી મોટી હોય છે કે લિનિયર ભાગનું પ્રદાન કુલ ડિફોર્મેશનની તુલનામાં નાનું હોય છે તમે જાણો છો કે આવા કોન્ટ્રાડિક્શન્સ ઘણા ફીલ્ડોમાં આવે છે તમે જાણો છો કે કંઈક બીજી વસ્તુની તુલનામાં મોટું છે પરંતુ બીજી કોઈ વસ્તુની તુલનામાં મોટી માત્રા હજી પણ ઓછી છે તમે જાણો છો આ પ્રકારના કોન્ટ્રાડિક્શન્સ અસ્તિત્વ ધરાવે છે આવા એપ્રોક્સિમેશન્સ વિના તમે કોઈ એન્જિનિયરિંગ એનાલિસીસ કરી શકતા નથી પરંતુ તે જાણવું વધારે સારું છે કે આવા એપ્રોક્સિમેશન્સ HRR ફીલ્ડના વિકાસમાં કરવામાં આવ્યા છે તે જ હું નિર્દેશ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું સૈદ્ધાંતિક રીતે આને નકારી કાઢવામાં આવશે જે મટેરીઅલ્સ માટે વૈકલ્પિક લાક્ષણિકતા પેરામીટર તરીકે J નો ઉપયોગ કરે છે જે ફક્ત K IC પરીક્ષણને ચૂકી જાય છે તમે જાણો છો કે જ્યારે આપણે ફ્રેક્ચર કઠોરતા પરીક્ષણની ચર્ચા કરી હતી ત્યારે મેં એમ પણ કહ્યું હતું કે આ એક ખૂબ જ યુનીક પ્રકારની કસોટી છે જે તમને પરીક્ષણની શરૂઆતમાં બાંયધરી આપવામાં આવતી નથી કે મૂલ્ય સ્વીકાર્ય હશે કે નહીં તમે ઘણી કોમ્પ્લેક્સ કસોટી કરો છો અને અંતે તમે કહો છો કે તેનો સ્વીકાર થઈ શકે છે કે નહીં આ શંકાને છોડી દેવાને બદલે લોકોએ અન્ય પ્રકારના કોડ્સ પણ વિકસાવ્યા હતા જ્યાં તમારે થોડું વધારે સંપૂર્ણ માપ કરવાનું હોય છે જો K IC નિષ્ફળ જાય તો ઓછામાં ઓછું તમે CTOD અથવા J રિપોર્ટ કરી શકો છો જો તમારે તે કરવું હોય તો આ પ્રકારની ધારણાઓ તેની સાથે ચાલતી નથી કે નજીકના અણીના રિજિયનમાં સ્ટ્રેઇન પૂરતા પ્રમાણમાં મોટી હોય છે કે લિનિયર ભાગનું યોગદાન નાનું છે જો તમે એવું કહો છો તો આ સખત રીતે એપ્લાય થતું નથી પરંતુ આપણે તે કરતા રહીએ છીએ અને તમારે જે ધ્યાનમાં રાખવું પડશે તે એ છે કે HRR સ્ટ્રેસ ફિલ્ડ યુનીક નથી અને આ ફરીથી ચર્ચા ખૂબ જ મુળભૂત છે તે તમામ પ્રયોગમૂલક સંબંધો માટે એપ્લાય થાય છે બંધારણીય સંબંધો પ્રકૃતિમાં આંતરિક નથી હોતા અને તેની સરખામણી પણ નક્કી કરવામાં આવી છે આ સંબંધો સ્ટ્રેસ અથવા સ્ટ્રેઇન રૂપાંતરણના નિયમો જેવા જ અર્થમાં નિયમો જેવા નથી જુઓ સ્ટ્રેસ કે સ્ટ્રેઇનના રૂપાંતરણનો કાયદો ચોક્કસ છે જો તમારી પાસે રેન્ક બે નો ટેન્સર હોય તો એક કોર્ડિનેટ સિસ્ટમથી બીજી કોર્ડિનેટ સિસ્ટમમાં તે ફક્ત આ રીતે જ રૂપાંતરિત થશે તેનાથી વિપરીત બંધારણીય સંબંધો આવા નથી હોતા તે પ્રયોગમૂલક સંબંધો છે તમારે ધ્યાનમાં રાખવું પડશે કે મટેરીઅલની અવલોકિત બિહેવીઅરના મોડેલને મોડેલ બનાવવા માટે પસંદ કરવું પડશે જે ક્ષણે હું પ્રયોગમૂલક સંબંધો કહું છું તે જ ક્ષણે એક આપેલ પ્રકારની માહિતી માટે પ્રયોગમૂલક સંબંધોના બીજા સેટ ઉપર પહોંચી શકે છે તેથી તે દ્રષ્ટિકોણથી HRR સ્ટ્રેસ ફીલ્ડ યુનીક નથી અને આપણે અહીં જે પણ ચર્ચા કરીએ છીએ તે તમામ પ્રયોગમૂલક સંબંધો માટે એપ્લાય થાય છે હકીકતમાં EPFM માં તમે માત્ર પ્રયોગમૂલક સંબંધો જ જુઓ છો કારણ કે આ રીતે એન્જિનિયરિંગ સમુદાયને EPFM નો ઉપયોગ શક્ય લાગ્યો છે CTOD માં પણ તમે માત્ર પ્રયોગમૂલક સંબંધો જ જોશો તેથી તમારે ધ્યાનમાં રાખવું પડશે કે LEFM જેવા મેથેમેટિકલ ફાઉન્ડેશનની મજબૂત અછત હોવા છતાં EPFM તેના પ્રભાવના ફીલ્ડમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને જો તમે ખરેખર જોશો તો EPFM માટે જેનો ઉપયોગ કોણે આગળ ધપાવ્યો છે તે ખરેખર 1972 માં બેગલી અને લેન્ડ્સ દ્વારા કરવામાં આવેલું એક્સપેરિમેન્ટલ વર્ક હતું તેઓએ સ્વીકાર્યું કે જે 3 વિશિષ્ટ સુવિધાઓ પ્રદાન કરે છે ધ્યાનમાં રાખો કે તેનો વિકાસ 1968 માં કરવામાં આવ્યો હતો રાઈસનું પેપર 1968 માં હતું તેનો સંપૂર્ણ ઉપયોગ અને સમજણ 1972 માં જ આવી હતી બેગલી અને લાંડેનું કામ લિનિયર બિહેવીઅર માટે J એ G સમાન છે તેથી તે કમ્ફર્ટ આપે છે કે આપણે સામાન્યીકરણ માટે જઈ રહ્યા છીએ ઇલાસ્ટિક પ્લાસ્ટિકની બિહેવીઅર માટે તે ક્રેક ટિપ રિજિયનની લાક્ષણિકતા ધરાવે છે જેમ કે K લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સમાં સ્ટ્રેસ ફીલ્ડની સ્ટ્રેંથ નક્કી કરે છે ઇલાસ્ટો પ્લાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સમાં તે J નક્કી કરે છે ફીલ્ડની સ્ટ્રેંથ J દ્વારા નક્કી કરવામાં આવે છે અને તેઓએ કરેલું બીજું ઓબ્ઝર્વેશન છે તેનું મૂલ્યાંકન પ્રાયોગિક ધોરણે અનુકૂળ રીતે કરી શકાય છે કારણ કે તેઓએ J ને શોધવા માટે પ્રયોગો કર્યા હતા તેઓએ તેમના ઓબ્ઝર્વેશનનો સારાંશ પણ આ રીતે આપ્યો છે અને જો તમે G તરફ જુઓ તો પણ લોકો પ્રાયોગિક ધોરણે G ને શોધી કાઢવા માટે સમર્થ હતા તે પછી જ એનાલિટિકલ ગણતરીઓ ખૂબ જ લોકપ્રિય થઈ અને તમે એ પણ ધ્યાનમાં રાખો કે જે ડિફોર્મેશન પ્લાસ્ટિસિટીના આધારે વિકસિત થયેલ છે રાઈસ દર્શાવે છે કે ડિફોર્મેશન પ્લાસ્ટિસિટી માટે J નું અર્થઘટન બે સમાન રીતે ભરેલા મટિરિયલ્સ વચ્ચે સંભવિત એનર્જી તફાવત તરીકે કરી શકાય છે જે પડોશી ક્રેક સાઇઝ ધરાવે છે જુઓ વિધાન સૂક્ષ્મ છે લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સના કિસ્સામાં ક્રેક તેની જાતે જ વિસ્તરી શકે છે અને પછી એનાલિસીસ હજી પણ માન્ય છે ઇલાસ્ટો પ્લાસ્ટિક એનાલિસીસના કિસ્સામાં ક્રેક વધે છે ત્યારે અનલોડિંગ થાય છે તમારું એનાલિસીસ સચોટ બનતું નથી કારણ કે તમે ડિફોર્મેશન પ્લાસ્ટિસિટી સિદ્ધાંતોનો ઉપયોગ કરવાના ફીલ્ડમાં છો તેથી જ તે કહે છે કે તમે 2 નમૂનાઓ લો છો જે જુદી જુદી ક્રેક લંબાઈના છે હકીકતમાં બેગલી અને લેન્ડ્સે આ પ્રકારનો પ્રયોગ કર્યો હતો અને તેનો જ સાર અહીં આપવામાં આવ્યો છે જ્યારે અનલોડિંગ થાય છે ત્યારે પ્લાસ્ટિસિટીની ડિફોર્મેશન સિદ્ધાંત અમાન્ય બને છે એટલે કે વિસ્તૃત ક્રેક માટે તે સખત રીતે માન્ય નથી તેને ધ્યાનમાં રાખીને બેગલી અને લેન્ડ્સે સ્વીકાર્યું હતું કે J નું એનર્જી અર્થઘટન વિસ્તૃત ક્રેક માટે ચુસ્તપણે માન્ય નથી નોન લિનિયર ઇલાસ્ટિક સોલિડ કિસ્સામાં આ વ્યાખ્યા બરાબર છે પરંતુ એક વખત તમે તેને ઇલાસ્ટો પ્લાસ્ટિક એનાલિસીસમાં લઈ જાઓ પછી J એ એનર્જી રિલીઝ રેટ છે તેવું અર્થઘટન વિસ્તૃત ક્રેક માટે ચુસ્તપણે માન્ય નથી તેથી ઇલાસ્ટિક પ્લાસ્ટિક મટિરિયલોમાં ક્રેક વિસ્તરણ માટે ઉપલબ્ધ એનર્જી સાથે J ને ઓળખી શકાતું નથી જો કે તે લાક્ષણિકતા ક્રેક ટિપ ઇલાસ્ટિક પ્લાસ્ટિક ફીલ્ડનું માપ હોવાથી તે ફિઝિકલી રીતે સંબંધિત જથ્થો પૂરો પાડે છે તે બધું મહત્વ છે જે તમે આપી શકો છો તેનાથી આગળ તમે મહત્વ ન આપી શકો EPFM ના એપ્લિકેશન વિસ્તારો અને આપણે જોઈશું કે EPFM ના એપ્લિકેશન ફીલ્ડો કયા છે કારણ કે જો લોકો EPFM માટે ગયા છે તો તેની ચોક્કસપણે જરૂર છે વીજ ઉત્પાદન અને રાસાયણિક પ્રક્રિયા ઉદ્યોગોમાં મોટાભાગની ક્રેકો ઉચ્ચ દબાણવાળા ભાગોમાં જોવા મળે છે જે જાડી દિવાલોવાળા વેસલ્સ અને પાઇપ હોય છે પરમાણુ દબાણમાં વેસલ્સ ઉદ્યોગની મજબૂતી ખૂબ જ મહત્વપૂર્ણ છે પ્રારંભિક મજબૂતી વધારે હોવા છતાં ફેટિગ અને સ્ટ્રેસના કાટના ફાટવાને કારણે સબક્રિટિકલ ખામીઓ વિકસી હતી અને ન્યુટ્રોન બોમ્બમારાને કારણે મટેરીઅલ પણ નાશ પામે છે આ પરમાણુ સ્થાપનો માટે કંઈક વિચિત્ર છે તે બધા કિસ્સાઓમાં EPFM કન્સેપ્ટ્સ આવશ્યક છે તે યાદ રાખવું જોઈએ કે LEFM મુખ્યત્વે એરોસ્પેસ ઉદ્યોગમાં એપ્લાય થાય છે તેથી એપ્લિકેશન વિસ્તારો અલગ છે LEFM એ પાતળા સ્ટ્રક્ચર સુધી મર્યાદિત છે જે તમે એરોસ્પેસમાં જુઓ છો જ્યારે તમારી પાસે ખૂબ જાડુ મટેરીઅલ અને ખૂબ જ ટફ મટેરીઅલ હોય ત્યારે તમારે J માટે જવું પડે છે અને મેં લાંબા સમય પહેલા પણ ઉલ્લેખ કર્યો હતો કે K IC નિર્ધારણ પરમાણુ રિએક્ટર સ્ટીલ મટેરીઅલ માટે નિષ્ફળ જાય છે કારણ કે જાડાઇ નક્કી કરો તો વ્યક્તિ તેના ઉપર બેસી શકે છે તે લગભગ 1 મીટર જાડું ખૂબ જ મોટું છે બીજી તરફ ન્યુક્લિયર રિએક્ટર સ્ટીલ માટે જો તમે જાઓ અને JIC ના નિર્ધારણ માટે તમે જરૂરી નમૂનાની જાડાઈ કેટલી છે તે શોધી કાઢો તો તે લગભગ 15 મિલિમીટર છે તેથી તે કરી શકાય તેવું છે તેથી એપ્લિકેશન ફીલ્ડના આધારે તમારે ફ્રેક્ચર મિકેનિક્સની પદ્ધતિ પસંદ કરવી પડશે COD વ્યાખ્યા અમારી પાસે COD અભિગમનો ટૂંકો પરિચય પણ હશે અને જો તમને યાદ હોય તો ક્રેક ટિપની નજીકના પ્લાસ્ટિક ઝોનને ધ્યાનમાં લેવાનો પ્રથમ પ્રયાસ 1958 માં ઇરવિન કિઝ અને સ્મિથ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો જ્યારે તેઓ લિનિયર ઇલાસ્ટિક અભિગમની ઉપયોગિતાને વિસ્તૃત કરવા માંગતા હતા પ્લાસ્ટિસિટી એન્હાન્સ્ડ સ્ટ્રેસ ઇન્ટેન્સિટી ફેક્ટરની દરખાસ્ત કરી હતી જેમાં ક્રેકની લંબાઈને સહેજ યોગ્ય રીતે વિસ્તૃત કરવામાં આવી હતી આ આપણે જોયું હતું તમે ઇર્વિનના મોડેલને Irwin's model જોયું હતું તેં દુગ્દાલેનું મૉડલ Dugdale's model જોયું હતું અને તમે એ પણ મૂલ્યાંકન કર્યું છે કે ક્રેકની લંબાઈમાં તમારે ઉમેરવાની વધેલી લંબાઈ કેટલી હોવી જોઈએ અને તે ક્રેકની લંબાઈને અસરકારક ક્રેકની લંબાઈ તરીકે બનાવવી જોઈએ તેથી આ મર્યાદિત હતું આ પ્રથમ પ્રકારનો એપ્રોક્સિમેશન હતો વેલ્સ અને કોટ્રેલે 1961 માં ઇન્ડેપેન્ડેન્ટલી એક વૈકલ્પિક ખ્યાલને એવી આશામાં આગળ ધપાવ્યો કે તે સામાન્ય ઉપજની સ્થિતિથી પણ આગળ પણ એપ્લાય થશે તેથી તે જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું અને ઐતિહાસિક રીતે COD અથવા CTOD ને લગતી કન્સેપ્ટ્સ J ના વિકાસ પહેલાં હતી અને જ્યારે વેલ્સે પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેની પાસે ઇર્વિનના પ્લાસ્ટિક ઝોનના હાવભાવ હતા તેથી તેણે તેનો ઉપયોગ કરીને COD નું મૂલ્યાંકન કર્યું અને તે ઇન્ફિનિટ સ્ટ્રીપમાં કેન્દ્રની ક્રેકની સમસ્યા માટે હતું અને આપણે આગળ વધીએ તે પહેલાં આપણે એ સમજવાની જરૂર છે કે આ CTOD શું છે અને તમે કાળજીપૂર્વક આનો સ્કેચ બનાવો તેથી તમે પ્લાસ્ટિસિટી અસર જુઓ જેમાં કાલ્પનિક ક્રેક શામેલ છે આ માત્ર કાલ્પનિક છે અને તમારી પાસે એક વાસ્તવિક ક્રેક છે કારણ કે વિચાર એ છે કે જ્યારે તમારી પાસે ક્રેક ટીપ હોય છે ત્યારે ત્યાં ડિસ્પ્લેસમેંટ થઈ શકતું નથી તો પછી ક્રેક ટિપ ઓપનિંગ ડિસ્પ્લેસમેન્ટ એટલે શું તેની વ્યાખ્યા કરવી પડશે તે તમારી પ્લાસ્ટિસિટી સુધારેલી કાલ્પનિક ક્રેક લેન્થમાંથી આવે છે તેથી આ આ રીતે ખુલે છે અને તમારી પાસે આના જેવી વાસ્તવિક ક્રેક છે અને રુટ ક્રેકની લંબાઈ ઉપર જે પણ ખુલ્લું થાય છે તે CTOD અથવા COD તરીકે ગણવામાં આવે છે આપણે COD ને ખુલ્લી ક્રેકના આકારની એક્સપ્રેશન તરીકે જોયું હતું આપણે લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સમાં જોયું હતું કે EPFM માં તેઓ CTOD અથવા COD નો ઉપયોગ કરે છે અને આ વ્યાખ્યા તમારી પ્લાસ્ટિસિટી એન્હાન્સ્ડ ક્રેક ટિપમાંથી લેવામાં આવી છે તેથી આ એક કાલ્પનિક ક્રેક છે અને આ વાસ્તવિક ક્રેક છે અને અહીં જે પણ ઉદઘાટન થાય છે તે CTOD અથવા COD તરીકે ઓળખાય છે અને 1979 માં ટ્રેસી દ્વારા એક વ્યાખ્યા પણ આપવામાં આવી હતી જે તમે જ્યારે HRR ફીલ્ડ તરફ પણ જોયું ત્યારે તમે જોયું હતું તમે લાઈનો દોરો છો જે એંગલ 45 ડિગ્રી ઉપર મ્યુચ્યુઅલી પર્પેન્ડિક્યુલર હોય તે બ્લન્ટ ક્રેકને કાપી નાખે છે અને આ ઉંચાઇને CTOD અથવા COD તરીકે લેવામાં આવે છે વ્યવહારમાં ક્રેક માઉથ ઓપનિંગ ડિસ્પ્લેસમેન્ટને માપવામાં આવે છે અને તમારા ASTM સ્ટાન્ડર્ડ E1820 માં તેની જાણ કરવાની પ્રક્રિયાઓ શામેલ છે તેથી તમે તમારા યોગ્ય ગેજ દ્વારા માત્ર ક્રેક માઉથ ઓપનિંગ ડિસ્પ્લેસમેન્ટને જ માપો છો આપણે તેને ફ્રેક્ચર પરીક્ષણના સંદર્ભમાં જોયું હતું તેના ઉપરથી તમે ક્રેક ટિપ ઓપનિંગ ડિસ્પ્લેસમેન્ટની ગણતરી કેવી રીતે કરવી તે શોધી કાઢો છો અને તમે જાણો છો મેં ડેરિવેશન્સ સ્ટેપ્સ બતાવ્યા નથી ક્રેકની લંબાઈના વધારાના પ્રમાણના ઇર્વિનના સુધારેલા મૂલ્ય ઉપરથી ક્રેક ટીપ ઓપનિંગ ડિસ્પ્લેસમેન્ટ માટે એક્સપ્રેશનની ગણતરી કરવી શક્ય છે તેથી તમે જે કરો છો તે એ છે કે તમારી પાસે COD માટે એક્સપ્રેશન છે જેમ કે 4 સિગ્મા બાય E ઇનટુ તમારી પાસે ક્રેક લેન્થ માઇનસ તે અંતર છે તેથી તમે તેને અસરકારક ક્રેક લંબાઈ તરીકે મૂકો ક્રેકની અસરકારક લંબાઈ પ્લસ પ્લાસ્ટિક ઝોન લેન્થ ડિવાઇડેડ બાય 2 rp બાય 2 વડે છે જો તમે આ પદપ્રયોગોની અવેજીમાં મૂકો તો તમે ક્રેક ટીપ ઓપનિંગ ડિસ્પ્લેસમેન્ટ અને K વચ્ચેનો સંબંધ શોધી શકો છો તેથી ઈરવિનના અભિગમથી 4 બાય pi તરીકે આલ્ફા મેળવેલા છે જે એનર્જી સંતુલન અભિગમમાંથી યુનિટી હોવી જોઇએ અને ત્યારબાદ તેમણે આને યુનિટી તરીકે અપનાવ્યું હતું મુશ્કેલીઓ જુઓ તમે જાણો છો કે તમારી પાસે એક્સપ્રેશનઓનો એક સમૂહ છે તો તમને એક પરિણામ મળે છે અને તમે જુઓ છો કે આ બાબત એનર્જી એનાલિસીસ સાથે કન્સિસ્ટન્ટ નથી પછી તમે તેમાં ફેરફાર કરો પછી તમે આરામ લો છો જો હું ઇર્વિનના મોડેલમાંથી પસાર ન થાઉં જો હું ડગડેલના મોડેલમાંથી પસાર થાઉં તો મને આ યુનિટી તરીકે મળે છે ડગડેલના મોડેલ ઉપર આધારિત એપ્રોક્સિમેશન્સ આગાહી કરે છે કે આ યુનિટી છે તેથી તમારી પાસે ડુગડેલના મોડેલ પ્લસ એનર્જી બેલેન્સ અભિગમથી પુષ્ટિ છે આથી તમે KI સ્ક્વેર્ડ બાય E ઇનટુ સિગ્મા ys લો અને આ શું બતાવે છે તે LEFM COD અને KI સંબંધિત મર્યાદા દર્શાવવા માટે સક્ષમ છે તમારી પાસે આ CTOD અથવા COD છે જ્યાં સુધી LEFM એપ્લાય થાય છે ત્યાં સુધી આ KI સાથે સંબંધિત છે ડુગડેલના મોડેલમાંથી COD તેથી તે જુદા જુદા પેરામીટર્સ નથી અને તમારી પાસે ડુગડેલના મોડેલમાંથી COD માટેની એક્સપ્રેશન પણ છે અને જો તમે જોશો તો ડુગડેલે 1961 અથવા તેથી વધારે સમયમાં તેના મોડેલની જાણ કરી હતી તેને ફક્ત પ્લાસ્ટિક ઝોનની હદ મળી હતી 1963 માં તે ગુડિયર અને ફિલ્ડમાંથી ક્રેક ફેસ ડિસ્પ્લેસમેન્ટ ઉપર કામ કરનારા પ્રથમ હતા અને જેમાંથી લાંબી એક્સપ્રેશન મળી હતી COD ને 8 બાય pi મલ્ટિપ્લાય બાય a ઇનટુ સિગ્મા ys ડિવાઇડેડ બાય E નેચરલ લોગરિધમ ઓફ સેકેન્ટ ઓફ pi બાય 2 સિગ્મા બાય સિગ્મા ys આપવામાં આવે છે અને તમે સિમ્બોલિઝમનું ધ્યાન રાખો અગાઉ આપણે દુગ્દાલેના મોડેલમાં ડેલ્ટાનો ઉપયોગ પ્લાસ્ટિક ઝોનની હદ તરીકે કર્યો હતો EPFM ના સંદર્ભમાં ડેલ્ટા CTOD નો સંદર્ભ આપે છે આપણે પહેલેથી જ જોયું હતું કે CTOD માટે આકૃતિ શું છે આ એક્સપ્રેશનને 1966 માં 3 વર્ષ બાદ બર્ડેકિન અને સ્ટોન દ્વારા સરળ બનાવવામાં આવી હતી અને તેને ટેલર સિરીઝ તરીકે વ્યક્ત કરી હતી અને ડેલ્ટા ઇક્વલ ટુ KI સ્ક્વેર્ડ ડિવાઇડેડ બાય E ઇનટુ સિગ્મા ys મલ્ટીપ્લાઇડ બાય 1 પ્લસ pi સ્ક્વેર્ડ બાય 24 ઇનટુ સિગ્મા બાય સિગ્મા ys હૉલ સ્ક્વેર્ડ પ્લસ વગેરે વગેરે દ્વારા કરવામાં આવ્યો હતો તેથી જો તમે ધારો કે બીજો પદ નાનો છે બીજા અને ઉચ્ચ ક્રમના પદો નાના છે તો ડેલ્ટા લગભગ KI સ્ક્વેર્ડ ડિવાઇડેડ બાય E ઇનટુ સિગ્મા ys સાથે સંબંધિત હોઈ શકે છે અને હું ફક્ત એક વધારે પરિણામ બતાવીશ પુરાવા વિના હું તેની તરફ જોઈશ J અને CTOD વચ્ચેનો સંબંધ પણ જાણી શકાય છે J અને CTOD વચ્ચેનો સંબંધ તેથી તમે જે કરો છો તે એ છે કે તમે ડગડેલની ઉપજ સ્ટ્રીપ મોડેલ લો સ્ટ્રીપ યીલ્ડ ઝોનની સીમા સાથે એક રૂપરેખા લો જેમ કે અહીં બતાવવામાં આવ્યું છે સ્પષ્ટતા માટે તે મોટું બતાવવામાં આવ્યું છે પરંતુ તમે માનો છો કે આ આ આની ખૂબ નજીક છે અને જો તમે J ઇન્ટિગ્રલ કન્સેપ્ટ એપ્લાય કરો છો તો તમારા માટે CTOD માં સિગ્મા ys ની બરાબર J ને જોડવાનું શક્ય છે હું તેના ડેરિવેશન્સ ભાગમાં જઈશ નહીં તમે J ઇન્ટિગ્રલના આધારે શોધી શકશો J અને ક્રેક ટિપ ઓપનિંગ ડિસ્પ્લેસમેન્ટ વચ્ચે સંબંધ છે ફ્રેક્ચર પેરામીટર્સનો આંતરસંબંધ અને સારાંશમાં તમે જે શોધી કાઢો છો તે એ છે કે જો બોડીના અન્ય કોઈ પણ લાક્ષણિક પેરામીટરની તુલનામાં કન્સિસ્ટન્ટ ઝોનની હદ ઓછી હોય તો આ ઝોનમાંથી પૂરતા પ્રમાણમાં દૂર કરવામાં આવેલ ડિફોર્મેશન ફીલ્ડ આ ઝોનની અવગણના કરતા ઇલાસ્ટિક દ્રાવણથી ખૂબ જ સહેજ અલગ હશે તેથી તમે જોશો કે નાના પાયે ઉપજની મર્યાદામાં તમામ ફ્રેક્ચર પેરામીટર્સ સમાન છે CTOD એ K I સ્ક્વેર ડિવાઇડેડ બાય E ઇનટુ સિગ્મા ys સાથે સંબંધિત છે G એ K I સ્ક્વેર ડિવાઇડેડ બાય E છે અને તમારી પાસે G ની બરાબર અથવા J ની બરાબર સિગ્મા ys ડેલ્ટા છે અને J બરાબર G છે તેથી આ એક પ્રકારનો કમ્ફર્ટ લાવે છે જે લિનિયર ઇલાસ્ટિક ફ્રેક્ચર મિકેનિક્સની મર્યાદામાં આ બધા દેખીતી રીતે જુદા જુદા પેરામીટર્સ પરસ્પર સંકળાયેલા છે તો આ સ્લાઇડમાં તે જ બતાવવામાં આવ્યું છે તેથી આ કમ્ફર્ટ આપે છે કે આપણે સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ તેથી આ ક્લાસમાં આપણે જે જોયું હતું તે એ હતું કે આપણે J ને સ્ટ્રેસની ઇન્ટેન્સિટીના પેરામીટર તરીકે જોયું હતું આપણે જોયું હતું કે HRR ફીલ્ડ શું છે તો પછી EPFM ના એપ્લિકેશન ફીલ્ડો કયા છે પછી આપણે CTOD માટેના એક્સપ્રેશન્સ જોયા હતા તે ડુગડેલના મોડેલ અથવા ઇર્વિનના મોડેલમાંથી મેળવી શકાય છે અને છેવટે આપણે ફ્રેક્ચર પેરામીટર્સ વચ્ચેના આંતરસંબંધ તરફ ધ્યાન આપ્યું હતું